છેલ્લા વ્યાખ્યાનમાં આ મોડ્યુલમાં મેં આઇઆઇઓટી માટે વિશ્લેષણોની ઝાંખી આપી હતી અને આમાં હું તમને મશીન લર્નિંગની ઝાંખી આપીશ તેથી આપણે મશીન લર્નિંગ શું છે તે વિશે વાત કરવા જઈ રહ્યા છીએ મશીન લર્નિંગમાં વિવિધ પ્રકારો અથવા કઈ પદ્ધતિઓ જે ખૂબ જ લોકપ્રિય છે અને ત્યારબાદ હું તમને એની કેટલીક લોકપ્રિય તકનીકો વિશે થોડી વધુ સમજણ આપીશ આમાં હું તમને મશીન લર્નિંગનો એક નિરૂપણાત્મક દૃશ્ય આપવા જઇ રહ્યો છું આપણે મશીન લર્નિંગની આ કોઈપણ પદ્ધતિઓ વિગતવાર રીતે સમજીશુ નહીં કારણ કે આ અભ્યાસક્રમનો આખો ઉદ્દેશ્ય મશીન લર્નિંગની બહાર છે જેનો આઇઆઇઓટીમાં કેટલીક સમસ્યાઓ હલ કરવા માટે લાગુ કરી શકાય છે તેથી આ અભ્યાસક્રમનો હેતુ ખરેખર મશીન લર્નિંગની ઊંડાળમાં પ્રવેશવાનો નથી અને જો કોઈને રસ હોય અને મશીન લર્નિંગ અને મશીન લર્નિંગ માટેની વિવિધ તકનીકોનું જ્ઞાન મેળવવું તો અહીં સમર્પિત અભ્યાસક્રમો છે એનપીટીઇએલના અભ્યાસક્રમો કે જેમાં મશીન લર્નિંગની ઉડાણપૂર્વકની સમજ મેળવવા અને મશીન લર્નિંગ માટેની વિવિધ પદ્ધતિઓ જેમાં ડીપ લર્નિંગ એઆઈ અને તેથી વધુનો સમાવેશ થાય છે તેનો સંદર્ભ કરી શકો છો તેથી આ અભ્યાસક્રમમાં આપણે ખૂબ જ ઉચ્ચ સ્તરે રહીશું અને મશીન લર્નિંગ શું છે તે વિશે ફક્ત વિચાર કરવાનો પ્રયાસ કરીશું તે શું છે મશીન લર્નિંગ અને તેથી આગળ ત્યાં કઈ વ્યાપક તકનીકીઓ છે વગેરે તેથી ચાલો પહેલા આપણે મશીન લર્નિંગની મૂળભૂત બાબતોના વિચારો સમજવાનો પ્રયાસ કરીએ તેથી આ મશીન લર્નિંગ શું છે આપણે બધા જ આજકાલ મશીન લર્નિંગ વિશે સાંભળીએ છે મશીન લર્નિંગ ખૂબ જ લોકપ્રિય છે વિશ્લેષણો માટે મશીન લર્નિંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ઔંદ્યોગિક આઇઆઇઓટી આઇઓટી એપ્લિકેશન્સ માટે વિશ્લેષણો ખૂબ જ આકર્ષક છે જેથી મશીન લર્નિંગ કંઈ નથી પરંતુ તે આર્ટિફિસિઅલ ઇન્ટેલિજન્સનો સબસેટ છે તેથી આર્ટિફિસિઅલ ઇન્ટેલિજન્સ એ કમ્પ્યુટર સાયન્સની એક શાખા છે જે મૂળભૂત રીતે કેટલીક કુદરતી ઇન્ટેલિજન્સનું અનુકરણ કેવી રીતે કરવું અને વિવિધ સોફ્ટવેરની મદદથી વિવિધ ગણતરીના ઉપકરણોની મદદથી ઇન્ટેલિજન્સનું કૃત્રિમ દૃશ્ય કેવી રીતે બનાવવું તે વિશે વાત કરે છે જેથી આપણે આર્ટિફિસિઅલ ઇન્ટેલિજન્સ વિશે સંક્ષિપ્તમાં વાત કરી છે આના પહેલાના વ્યાખ્યાનમાં આપણે આર્ટિફિસિઅલ ઇન્ટેલિજન્સની ઝાંખી મેળવી છે અને જેથી મશીન લર્નિંગ કંઈ નથી પરંતુ તે આર્ટિફિસિઅલ ઇન્ટેલિજન્સનો સબસેટ છે તેથી મશીન લર્નિંગ તમે ભૂતકાળના અનુભવને કેવી રીતે ઉદ્ધારવાનો પ્રયાસ કરી શકો છો અને ભવિષ્ય માટે નિર્ણયો લેવાનો પ્રયાસ કરી શકો છો એના વિશે વાત કરે છે કે તેથી મશીન લર્નિંગ મૂળરૂપે મશીનને તેના સ્પષ્ટ પ્રોગ્રામના આધારે ક્રિયાઓ કરવાને બદલે ભૂતકાળના અનુભવના આધારે જુદા જુદા નિર્ણય લેવામાં સક્ષમ બનાવે છે ડેટા સાયન્સ તે અન્ય શબ્દ છે જે હાલમાં ઉપયોગમાં લેવામાં આવે છે જેથી દરેક જણ મશીન લર્નિંગ ડેટા સાયન્સ વગેરે વિશે વાત કરી રહ્યું છે તેથી એકંદર જ્ઞાનના સંદર્ભમાં તેઓ કેવી રીતે એકબીજાને સ્થાન આપે છે જેથી મશીન લર્નિંગ અને ડેટા સાયન્સનો ગણિત અને કમ્પ્યુટર સાયન્સ જેવી શાખાઓના સંદર્ભમાં સમગ્ર અવકાશ છે તેથી મૂળભૂત રીતે ડેટા સાયન્સ ગણિત કમ્પ્યુટર સાયન્સઅને ડોમેન કુશળતાઓને જોડે છે તેથી તે આ દરેક ડોમેન્સનું ઓવરલેપ છે તે આ દરેકની તકનીકોનો ઉપયોગ કરે છે તે આંકડાકીય તકનીકો ડેટા પ્રોસેસિંગ મશીન લર્નિંગ તકનીકો અને તેનાથી વધુનો ઉપયોગ કરે છે તેથી આપણે ડેટા સાયન્સને ઉચ્ચ સ્તરે રહેલ હોવાનું વિચારી શકીએ છીએ જે કન્વર્જન્ટ છે જે મૂળભૂત રીતે ગણિત કમ્પ્યુટર સાયન્સ અને ડોમેન કુશળતાઓના જ્ઞાનનું આંતરછેદન છે તેથી આ મશીન લર્નિંગ અને ડેટા સાયન્સની સમગ્ર સ્થિતિ છે તો મશીન લર્નિંગ શું છે જે મેં તમને અગાઉ કહ્યું હતું કે આપણે ભૂતકાળના ઇતિહાસ પાછલૂ જ્ઞાન અને તેના આધારે ભવિષ્યમાં આગાહી કરવાની વાત કરી રહ્યા છીએ તેથી સંપૂર્ણ વિચાર એ છે કે આપણે ભૂતકાળના ડેટા હાલના ડેટાનો ઉપયોગ કરી આગાહીઓ કરવાનો પ્રયાસ કરો છો અથવા ભવિષ્યના ચોક્કસ પ્રશ્નોના જવાબ આપો છો બરાબર જેથી આ મશીન લર્નિંગ પાછળનો સંપૂર્ણ વિચાર છે તેથી મશીન લર્નિંગમાં તમે જે કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો તે ભૂતકાળના ડેટા પર આધારિત છે જે તમે ભવિષ્ય માટે પ્રશ્નોની આગાહી અથવા જવાબો આપવાનો પ્રયાસ કરી રહ્યાં છો તેથી આપણી પાસે જે છે તે છે કે આપણને અમુક પ્રકારના ટ્રેનિંગ ડેટાસેટ ની જરૂર છે જે મૂળભૂત રીતે કેટલાક નિરીક્ષણોનો ડેટા હશે જે ભૂતકાળમાંથી લેવામાં આવ્યા હશે અને તે ભૂતકાળના અનુભવના આધારે ભવિષ્યની આગાહી કરવાનો પ્રયાસ કરતું હશે આ તે છે જે મશીન લર્નિંગ વિશે છે તેથી આ મશીન લર્નિંગ એક દૃષ્ટિકોણ છે મશીન લર્નિંગનું લોકપ્રિય દૃશ્ય મશીન લર્નિંગના જુદા જુદા અન્ય મંતવ્યો પણ છે પરંતુ ભવિષ્યમાં આગાહીઓ કરવી તે મશીન લર્નિંગનો મુખ્ય વિષય છે તમે આ આગાહીઓ કેવી રીતે કરો છો કેવા પ્રકારનો ડેટા કેટલો ડેટા ડેટાની જરૂર પડશે કે નહીં તે આ જુદા જુદા પ્રશ્નો છે જે લોકો પૂછે છે જે લોકો મશીન લર્નિંગના વિવિધ સંશોધન વિષય પર કામ કરી રહ્યા છે તેઓ આ તમામ પ્રકારના પ્રશ્નોના વિવિધ પ્રકારોને ધ્યાનમાં લેવાનો પ્રયાસ કરે છે તેથી ચાલો આપણે આગળ વધીએ અને મશીન લર્નિંગ વિશે થોડું વધારે સમજવાનો પ્રયત્ન કરીએ તો મશીન લર્નિંગ કેવી રીતે કાર્ય કરશે તેથી મશીન લર્નિંગ માટે એક કામ કરવાનું છે તે છે કે તમારે પાસે અમુક પ્રકારના ટ્રેનિંગ ડેટા હોય તમારી પાસે અમુક પ્રકારના ટ્રેનિંગ ડેટા હોવા જરૂરી છે મૂળભૂત રીતે તે ભૂતકાળના ઐતિહાસિક ડેટા છે દાખલા તરીકે લેબલ થયેલ અથવા લેબલ વિનાના ડેટા અને પછી તમે ચોક્કસ મશીન લર્નિંગ એલ્ગોરિધમ્સ ડિઝાઇન કરો છો જે આ ડેટા લેશે અને આ ડેટાના આધારે અલ્ગોરિધમ્સને ટ્રેનિંગ આપશે અને ચોક્કસ મોડેલો બનાવશે અને તે મોડલ્સ મહત્વપૂર્ણ હોય છે તેથી આ જાણીતા ડેટા હતા આ મોડેલો કે જેઓ પ્રશિક્ષિત અને બનાવવામાં આવ્યા છે તેઓનો ઉપયોગ અજ્ઞાત ડેટા માટે ભવિષ્યમાં કંઈક આગાહી કરવા માટે કરવામાં આવશે આ અજાણ્યો ડેટા છે આ જાણીતો ડેટા હતો તેથી આ બનાવેલ મોડેલ જે જાણીતા ડેટાના આધારે બનાવવામાં આવ્યું છે તેનો ઉપયોગ નવા ઇનપુટ ડેટા માટેની આગાહીઓ માટે કરવામાં આવશે જે અજાણ્યો ડેટા છે જેથી મૂળભૂત રીતે મશીન લર્નિંગમાં આ આગાહી કેવી રીતે કરવામાં આવે છે તે આ છે તેથી અહીં આ વિવિધ મશીન લર્નિંગ એલ્ગોરિધમ્સ છે જેનો વ્યાપક રૂપે વિવિધ પ્રકારોમાં ક્લાસિફિકેશન કરી શકાય છે તેના આ ત્રણ મુખ્ય ક્લાસિફિકેશન છે જે ખૂબ જાણીતા અનસુપરવાઇઝડ સુપરવાઇઝડ અને રિઇન્ફોર્સમેન્ટ લર્નિંગ છે જે એક પ્રકારની સેમી સુપરવાઇઝડ પ્રકારનું લર્નિંગ છે જેથી આપણી પાસે અનસુપરવાઇઝડ સુપરવાઇઝડ અને રિઇન્ફોર્સમેન્ટ લર્નિંગ મશીન લર્નિંગ એલ્ગોરિધમ્સ છે તેથી અનસુપરવાઇઝડ લર્નિંગ આમાં એ રીતે મશીન લર્નિંગ થાય છે જેથી ડેટાના સમાન જૂથો છે જેનું ક્લાસિફિકેશન કરવું પડે છે તેથી અનસુપરવાઇઝડ લર્નિંગ ક્લસ્ટરીંગ તરીકે ઓળખાય છે આ એક લોકપ્રિય અનસુપરવાઇઝડ લર્નિંગ છે ક્લસ્ટરીંગ એ લોકપ્રિય અનસુપરવાઇઝડ લર્નિંગની તકનીક છે અને આ મૂળરૂપે તે આપણને સમાન જૂથોમાં ડેટાને વર્ગીકૃત કરવામાં મદદ કરે છે તેથી આ ક્લાસિફિકેશન અથવા ડેટાનું વિભાજન ડેટાની આંતરિક રચનાના આધારે લેબલ વિનાના ડેટાસેટ પર કરવામાં આવે છે અને તે મૂળભૂત રીતે ખૂબ જ મહત્વપૂર્ણ લેબલ વગરનો ડેટાસેટ છે બરાબર તેથી આ તે લેબલ વગરનો ડેટાસેટ છે જેના પર આ અનસુપરવાઇઝડ લર્નિંગ કાર્ય કરે છે અને તે ચોક્કસ પરિણામની તપાસ કર્યા વિના ડેટાની આંતરિક રચના પર આધારિત છે તેથી ક્લસ્ટરીંગ એલ્ગોરિધમ્સના બે મુખ્ય ક્લાસિફિકેશન છે એકને હાર્ડ ક્લસ્ટરિંગ તરીકે ઓળખવામાં આવે છે અને બીજું સોફ્ટ ક્લસ્ટરિંગ તરીકે ઓળખાય છે મૂળભૂત રીતે હાર્ડ ક્લસ્ટરિંગ જુદા જુદા જૂથોમાં ક્લસ્ટરો બનાવે છે બીજી બાજુ સોફ્ટ ક્લસ્ટરિંગમાં ક્લસ્ટરોના ઓવરલેપ્સ થઈ શકે છે ચોક્કસ બિંદુઓ કે જે બે અથવા વધુ ક્લસ્ટરોમાં હોઈ શકે છે જે હાર્ડ ક્લસ્ટરિંગ માં થતું નથી એલ્ગોરિધમ્સ લોકપ્રિય અલ્ગોરિધમ્સ જેવા કે કે મીન્સ એ એક હાર્ડ ક્લસ્ટરિંગ અલ્ગોરિધમ છે જ્યાં ડેટા પોઇન્ટ એક અથવા બીજા ક્લસ્ટરમાં હોઈ શકે છે સોફ્ટ ક્લસ્ટરિંગમાં ઝડપી વર્ગીકરણ ઝડપી ક્લસ્ટરીંગ અત્યંત ઝડપી ક્લસ્ટરીંગ કરવા માટે ફઝી લોજિક જેવી સોફ્ટ ક્લસ્ટરિંગ તકનીકોનો ઉપયોગ થાય છે પરંતુ ક્લાસિફિકેશન મુશ્કેલ નથી અને ફઝી સી મીન્સ જેવી તકનીકો જે ફઝી લોજિક પર આધારિત છે જે સોફ્ટ ક્લસ્ટરીંગનું ઉદાહરણ છે જ્યાં ડેટા પોઇન્ટ બહુવિધ ક્લસ્ટરોના હોઈ શકે છે બરાબર તેથી આ બે મુખ્ય તકનીકો છે તો ચાલો હવે આપણે આ કે મીન્સ વિશે વાત કરીએ તમે આશ્ચર્ય પામી શકો છો કે આ કે મીન્સ શું છે તમે જાણો છો કે હું આ અડધા કલાકના અભ્યાસક્રમમાં તમને આ બધા મશીન લર્નિંગ એલ્ગોરિધમ્સનો ચોક્કસ વિચાર આપવાનો ઇરાદો નથી ધરાવતો તેમ છતાં હું વસ્તુઓને પરિપ્રેક્ષ્યમાં રાખી અને તમને એટલા પ્રોત્સાહિત કરૂ જેથી તમે આ મૂળભૂત અલ્ગોરિધમ્સના કોઈ એક વિષે વિચારી શકો જેવા કે કે મીન્સ ક્લસ્ટરિંગ એલ્ગોરિધમ્સ હું તમને થોડો ખ્યાલ આપી શકું છું કે તે કેવી રીતે કાર્ય કરે છે જેથી આ તે છે કે મીન્સ એલ્ગોરિધમ કેવી રીતે કાર્ય કરે છે તેથી કે મીન્સ મૂળભૂત રીતે આપણને એ કહે છે કે તમારી પાસે ચોક્કસ બિંદુઓ છે અને તમે આ વિવિધ બિંદુઓને વર્ગીકૃત કરવા માંગો છો તો ચાલો આપણે કહીએ કે આ તમારો Xએક્ષ છે અને આ તમારું Yવાય છે તેથી K એ કોઈપણ પૂર્ણાંક છે તો ચાલો આપણે કહી જોઈએ કે આપણે 2 mean algorithmટૂ મીન્સ એલ્ગોરિધમ વિશે વાત કરીએ તેથી 2 meanટૂ મીન્સ નો અર્થ એ છે કે આપણે બે ક્લસ્ટરો બે સેન્ટ્રોઇડ્સ વિશે વાત કરી રહ્યા છીએ જેથી આપણે બે સેન્ટ્રોઇડ્સથી પ્રારંભ કરીશું જે શરૂઆતમાં એન્કરની જેમ હશે આ પ્રારંભ કરવા માટેના એન્કરના પ્રકાર છે અને તેથી આપણે આ એન્કર આ સાથે પ્રારંભ કરીએ છીએ પછી આપણે બિંદુઓને ફાવે તેમ એન્કરપસંદ કરી અને આગળ વઘીએ છીએ તેથી પછી આપણે શું કરીએ છીએ આપણે આ દરેક બિંદુઓને 1 2 3 4 વગેરે લઈએ છીએ 5 6 કંઈપણ અને આપણે આ દરેક બિંદુઓની એન્કર સાથેની નિકટતાને માપીએ છીએ આ એન્કર બીજ જેવા છે તેથી આપણે આ બીજ અથવા એન્કરથી પ્રારંભ કરીએ છીએ આપણે આ જગ્યાના આ દરેક બિંદુઓની નિકટતાને આ 2ડી અવકાશમાં આ દરેક એન્કર સાથે માપવાનો પ્રયત્ન કરીએ છીએ તો ચાલો આપણે કહીએ કે આખરે આપણને આ વર્તુળો જેવું કંઈક મળે છે જે આ ખાસ એન્કરની નજીક હોય છે આ ક્રોસ માર્ક્સ તે છે જે આ ખાસ એન્કર અથવા બીજની નજીક છે તો પછી આપણે શું કરી રહ્યા છીએ તે એ છે કે આપણે આગળના તબકકામાં જે જોયું તેના જેવું હશે તેથી શું થયું કે મધ્ય કેન્દ્રની તેમની નિકટતાના આધારે બે ક્લસ્ટરો રચાયા છે તેથી બે જુદા જુદા ક્લસ્ટરો બને છે તે પછી આગળનું પગલું એ છે કે આપણે જે પણ કર્યું ફરી એકવાર કરવાની જરૂર છે તેથી આપણી પાસે આ મુદ્દાઓ છે આપણે ફરીથી આની જેમ મધ્ય કેન્દ્ર પસંદ કરીએ છીએ આપણે જે કર્યું છે તે બરાબર ફરીથી કરીએ છીએ અને આ દ્વારા આપણને વધુ સારું મધ્ય કેન્દ્ર મળે છે તેથી આપણી પાસે તાજું ક્લસ્ટર હશે અને ત્યારબાદ આપણે ડેટા પોઇન્ટ ફરીથી બનાવીશું અને આપણે આ ક્રોસ મેળવીશું તેથી આપણે આ પાંચ બિંદુઓ સાથે પ્રારંભ કર્યો હતો તેથી આપણી પાસે એક વધુ હોવું જોઈએ અને બીજું આ રીતે જ થશે આપણે ક્લસ્ટર સેન્ટર્સને અપડેટ કરીએ છીએ તે જ વસ્તુનું પુનરાવર્તન કરીએ છીએ અને આપણે આ પ્રક્રિયાને પણ આ જ રીતે પુનરાવર્તિત કરીએ છીએ અને આપણે ડેટા પોઇન્ટને ફરીથી સોંપીએ છીએ અને વર્તુળોમાં આ પગલું પુનરાવર્તન કરીએ છીએ તેથી આપણે લાંબા સમય સુધી કેવી રીતે પુનરાવર્તન કરીએ આપણે પુનરાવર્તન કરીએ ત્યાં સુધી બે પાસ માટે આપણને સમાન સેન્ટ્રોઇડ મળે તેથી તે છે જ્યારે આ અલ્ગોરિધમનો કન્વર્ઝ થાય છે તેથી જો આપણે આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરી રહ્યા હોઈએ ત્યારે જો આપણે આ અલ્ગોરિધમનો બે અલગ અલગ પાસમાં મેળવીએ છીએ તો સમાન અથવા સમાન સેન્ટ્રોઇડ તેથી ત્યારે આ અલ્ગોરિધમનો અમલ અટકાવશે તેથી મૂળભૂત રીતે ક્લસ્ટરીંગના કામો માટે આ કે મીન્સ અનસુપરવાઇઝડ લર્નિંગ ટેકનિક છે તેથી આની જેમ અન્ય ઘણા અલગ અલગ પ્રકારનાં અન્ય અલ્ગોરિથિમ્સ છે જે ફઝી છે ત્યાં ખરેખર શું થઈ રહ્યું છે તમારી પાસે આની જેમ હાર્ડ ક્લસ્ટરિંગ નથી તેથી તમારી પાસે હાર્ડ ક્લસ્ટરિંગ નથી તેથી ફઝી સી મીન્સ અથવા એફસીએમ માં તેથી તમે શું કરી રહ્યા છો તે તમારી પાસે હોઈ શકે છે કારણ કે તે ફઝી તર્ક પર આધારિત છે એક બિંદુ બંને ક્લસ્ટરોથી સંબંધિત હોઈ શકે છે તેથી આ રીતે તમારી પાસે કોઈ પ્રકારનું સોફ્ટ પાર્ટીશન સોફ્ટ ક્લસ્ટરિંગ પ્રકારનો અભિગમ હશે અને તે જ બિંદુ એફસીએમના બહુવિધ ક્લસ્ટરોથી સંબંધિત હોઈ શકે અહીંથી વિપરીત જ્યાં તમારી પાસે ચોક્કસ સ્પષ્ટ ક્લસ્ટરો છે જેનો એક બિંદુનો સંબંધ છે તેથી આપણે આગળ વધીશું તેથી આ કે મીન્સ છે જ્યાં એક ડેટા પોઇન્ટ ફક્ત એક જ ક્લસ્ટરનો હોઈ શકે છે જ્યારે ફઝી સી મીન્સમાં એક ડેટા પોઇન્ટ એક કરતા વધુ ક્લસ્ટરના હોઈ શકે છે કે મીન્સ એલ્ગોરિધમ શુદ્ધ મશીન લર્નિંગ પર આધારિત છે જ્યારે ફઝી સી મીન સોફ્ટ કમ્પ્યુટિંગ અભિગમ ફઝી તર્ક પર આધારિત છે તેથી જ તેને ફઝી સી મીન તરીકે ઓળખવામાં આવે છે તેથી કારણ કે તે ફઝી તર્ક પર આધારિત છે એફસીએમ ખૂબ જ ઝડપી છે કે મીન્સ એલ્ગોરિધમની તુલનામાં ખૂબ ઝડપી તેથી આગળ સુપરવાઇઝડ એલ્ગોરિધમ્સ આવે છે જેથી સુપરવાઇઝડ લર્નિંગ એલ્ગોરિધમ્સમાં મુખ્યત્વે આપણે ડેટા સેટના ક્લાસિફિકેશન વિશે વાત કરીએ છીએ લેબલ ડેટા સેટમાં મેપિંગ ફંક્શન શીખીને તેથી સુપરવાઇઝડ સુપરવાઇઝડનો અર્થ એ છે કે ત્યાં કોઈ પ્રકારનો લેબલ ડેટા સેટ હોવો જોઈએ અને ડેટા સેટના આધારે તમે ચોક્કસ ક્લાસિફિકેશન કરવાનો પ્રયાસ કરો છો તેથી સુપરવાઇઝડમાં જે તમે જાણો છો તે મૂળભૂત રીતે ક્લાસિફિકેશન કરવાનું છે અને બીજી એક રીગ્રેશન કરવું જેથી ક્લાસિફિકેશન મૂળભૂત રીતે ત્યારે હોય છે જ્યારે આઉટપુટ ચલ એક વર્ગ હોય લાલ વર્ગ અથવા વાદળી વર્ગ જેવો વર્ગ જ્યારે રીગ્રેસન ત્યારે થાય છે જ્યારે આઉટપુટ ચલ એક વાસ્તવિક સંખ્યા હોય જેમ કે ડોલર મૂલ્યો અથવા વજન અને તેનાથી વધુ તેથી આ રીગ્રેશન અથવા લિનિયર રીગ્રેસન એવું લાગે છે કે તે એક સુપરવાઇઝડ લર્નિંગ એલ્ગોરિધમ છે જે Xએક્ષ અને Yવાય મૂલ્યોના આપેલા ઉદાહરણોમાંથી લિનિયર વિધેય શીખે છે જેથી તે અજ્ઞાત Xએક્ષ માટે Yવાય ની આગાહી કરી શકે છે તેથી તે આ છે કે તમે અમુક પ્રકારનાં ડેટા બિંદુઓના સમૂહને જાણો છો જે તમે મૂળરૂપે લાઇન ઉચિત કરવા માંગો છો જેથી તે શ્રેષ્ઠ ઉચિત થાય તેથી આ લિનિયર રીગ્રેસન છે જેથી તે છે આપણે બધા આંકડાશાસ્ત્રમાં પણ શીખ્યા છીએ અને તે સુપરવાઇઝડ લર્નિંગ તકનીક છે અને તેથી મૂળભૂત રીતે અહીં આ લાઇન છે જેથી Y B0 B1 e વાયબીઝીરોબીવનઈ B0બીઝીરો અહીં ઈન્ટરસેપ્ટ વાય ઇન્ટરસેપ્ટ B1બીવન મૂળભૂત રીતે આ ઢાળ છે અને eઇ મૂળભૂત રીતે એક ભૂલ છે તેથી લિનિયર રીગ્રેસન માટે આપણી પાસે આ પ્રકારની શ્રેષ્ઠ યોગ્ય વસ્તુ છે ક્લાસિફિકેશન તકનીકો માટે જેમ કે ડીસિઝન ટ્રી એકદમ સામાન્ય હોય છે અને મૂળભૂત રીતે ડીસિઝન ટ્રી જેમ કે આ આંકડો અહીં સૂચવે છે કે તમે કોઈ પ્રકારનાં ટ્રી આધારિત ક્લાસિફિકેશન કરી રહ્યા છો અને તેથી જે બનવાનું છે તે એ છે કે આ ટ્રીમા બે અલગ અલગ પ્રકારનાં નોડ છે અને તે મૂળભૂત રીતે ડીસિઝન નોડ અને લીફ નોડ છે તેથી આ નોડ સફેદ રંગના તાજેતરના નોડ છે અને આ નોડ લીફ નોડ છે અને જેથી આ એક નોડ મૂળભૂત રીતે કોઈ લક્ષણના કેટલાક મૂલ્યને આધારે પરીક્ષણ અથવા પરિણામ નક્કી કરવા માટે વપરાય છે જ્યારે આ લીફ નોડ આ ઉદાહરણનું ક્લાસિફિકેશન સૂચવે છે તેથી ડીસિઝન ટ્રી જેવા દેખાય છે જે આ છે તેથી ડીસિઝન ટ્રી એ ખૂબ પ્રખ્યાત સુપરવાઇઝડ લર્નિંગ તકનીક છે ત્રીજી કેટેગરી રિઇન્ફોર્સમેન્ટ લર્નિંગ છે જેથી તે મૂળરૂપે એક મશીન લર્નિંગ એલ્ગોરિધમ છે જે મશીનોને વિશિષ્ટ એન્વાર્યન્મેન્ટ માટે આદર્શ વર્તણૂકો આપમેળે શીખીને તેના કામગીરીમાં સુધારો કરવા માટે સક્ષમ કરે છે તેથી તે એ રીતે આગળ વધે છે કે આપણી પાસે બે વસ્તુઓ છે એક આ એજન્ટ જે શીખવા માંગે છે અને આ એન્વાર્યન્મેન્ટ કે જેના પર અથવા જેની સાથે આ એજન્ટ ક્રિયાપ્રતિક્રિયા કરે છે જેથી એજન્ટને એન્વાર્યન્મેન્ટ સાથે વાતચીત કરીને શીખવું પડશે જે સામાન્ય રીતે થવાનું છે તેથી એજન્ટ મૂળભૂત રીતે એન્વાર્યન્મેન્ટ સાથે વાતચીત દ્વારા શીખે છે તે જાણતું નથી કે શ્રેષ્ઠ પગલું કયું છે જે તેને લેવાનું છે તેથી તેની શરૂઆત આમ થાય છે કે એજન્ટ પહેલા કોઈ પગલાં લેશે અને આ વિશેષ ક્રિયાના આધારે આ એન્વાર્યન્મેન્ટ મૂળભૂત રીતે કાં તો પુરસ્કાર આપશે અથવા તે પસંદ કરેલી ક્રિયા માટે આ ચોક્કસ એજન્ટને દંડ આપશે તેથી આ એક રીવોર્ડ પેનલ્ટી રીતની પદ્ધતિ છે એન્વાર્યન્મેન્ટ તરફથી ફીડબેક એજન્ટને પાછો મળે છે અને સ્થિતિ પરિવર્તન વિશેની માહિતી પણ એજન્ટને પાછી આપવામાં આવે છે તેથી તે માહિતી રીવોર્ડ પેનલ્ટીના મૂલ્ય અને સ્થિતિ માહિતીના આધારે એજન્ટ તેની આગામી ક્રિયા પસંદ કરે છે અને તે ખૂબ મહત્વપૂર્ણ છે તેથી આપણે અહીં જૉઈ શકીએ છીએ કે આપણી પાસે એક લૂપ છે જે આપણે રિઇન્ફોર્સમેન્ટ લર્નિંગમાં ધ્યાનમાં રાખવું પડશે કેમકે એજન્ટ જે આગળની કાર્યવાહી પસંદ કરે છે તે આ બે પર આધાર રાખે છે જો તે ન કરવામાં આવે તો આપણી પાસે રિઇન્ફોર્સમેન્ટ લર્નિંગ નથી જેથી તે એક ભૂલ છે જે લોકો કેટલીકવાર કરે છે તેથી તેથી તમારે આગામી ક્રિયા પુરસ્કાર દંડ અને સ્થિતિની માહિતી ના આધારે પસંદ કરવી પડશે તેથી તમારી પાસે કોઈ પ્રકારનો રોબોટ અથવા માનવ જેવું કંઈક છે જેથી માનવોની જેમ આપણે ક્રિયાપ્રતિક્રિયા દ્વારા શીખીએ છીએ જેમ માણસ ક્રિયાપ્રતિક્રિયાઓ અવલોકનો એન્વાર્યન્મેન્ટ તરફથી મળેલા ફીડબેકથી શીખી શકે છે તેમ રોબોટ પણ ક્રિયાપ્રતિક્રિયાઓ દ્વારા શીખી શકે છે અને તેથી વધુ ને જાણતા હશે કે શું છે તેથી મૂળભૂત રીતે રોબોટ નિરીક્ષણો દ્વારા એન્વાર્યન્મેન્ટ સાથેની ક્રિયાપ્રતિક્રિયાઓને જાણી શકશે કે આ આગ છે જ્યારે આ પાણી છે તેથી આ મૂળભૂત રીતે આ રિઇન્ફોર્સમેન્ટ લર્નિંગ વ્યવહારમાં કાર્ય કેવી રીતે કરશે તેથી રિઇન્ફોર્સમેન્ટ લર્નિંગ સુપરવાઇઝડ લર્નિંગ અને અનસુપરવાઇઝડ લર્નિંગ વચ્ચે શું તફાવત છે તો ચાલો આપણે પહેલા રિઇન્ફોર્સમેન્ટ લર્નિંગ અને સુપરવાઇઝડ લર્નિંગ જોઈએ તેથી રિઇન્ફોર્સમેન્ટ લર્નિંગમાં કોઈ બાહ્ય સુપરવાઇઝર નથી જ્યારે સુપરવાઇઝડ લર્નિંગમાં કેટલાક બાહ્ય સુપરવાઇઝર હોય છે જેને એન્વાર્યન્મેન્ટનું જ્ઞાન હોય છે તેથી જ આ ટ્રેનિંગ ડેટાસેટ ઉપયોગી બને છે રિઇન્ફોર્સમેન્ટ લર્નિંગમાં એક રીવોર્ડ પેનલ્ટી માળખું છે જે ત્યાં હોવું જોઈએ કારણ કે બાહ્ય સુપરવાઇઝર અગાઉના જ્ઞાનનો સુપરવાઇઝડ લર્નિંગ માં પહેલેથી જ ઉપયોગમાં લે છે તેથી આપણે સુપરવાઇઝડ લર્નિંગમાં કોઈ રીવોર્ડની જરૂર નથી રિઇન્ફોર્સમેન્ટ લર્નિંગ અને અનસુપરવાઇઝડ લર્નિંગ વચ્ચેની તુલના રિઇન્ફોર્સમેન્ટ લર્નિંગમાં ઇનપુટ અને આઉટપુટ વચ્ચે એક મેપિંગ છે જ્યારે અનસુપરવાઇઝડ લર્નિંગમાં આવું કોઈ કોઈ મેપિંગ નથી રિઇન્ફોર્સમેન્ટ લર્નિંગમાં એજન્ટ મૂળભૂત રીતે નોલેજ ગ્રાફ અનુરૂપ ક્રિયાઓની સતત ફીડબેક કરીને બનાવે છે જ્યારે અનસુપરવાઇઝડ લર્નિંગમાં એજન્ટને અનુરૂપ પેટર્ન મળે છે કારણ કે તે ભિન્ન છે જેથી તે મૂળભૂત રીતે અનુરૂપ પેટર્નને બતાવવાનો પ્રયાસ કરે છે તેથી આ રિઇન્ફોર્સમેન્ટ લર્નિંગ અને અનસુપરવાઇઝડ લર્નિંગ વચ્ચેનો તફાવત છે તેથી મૂળભૂત રીતે રિઇન્ફોર્સમેન્ટ લર્નિંગમાં જે થઈ રહ્યું છે તે શીખવા માટે હું તમને એક સાદ્રશ્ય આપીશ તમને થઈ રહ્યું છે કે તમારી પાસે મશીન છે તમારી પાસે મશીન છે અને તમારી પાસે આ એન્વાર્યન્મેન્ટ છે આ એન્વાર્યન્મેન્ટમાં આપણે એક શિક્ષક જેવા બનવાનું વિચારીએ છીએ જ્યારે આ મશીન વિદ્યાર્થી જેવા બનવાનું વિચારે છે તેથી મૂળભૂત રીતે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે એક શીખવાની પદ્ધતિ છે શરૂઆતમાં વિદ્યાર્થીને કંઈપણ ખબર હોતી નથી શિક્ષક જાણે છે તેથી મૂળભૂત રીતે જ્ઞાન વિદ્યાર્થીને સ્થાનાંતરિત કરવું પડશે પરંતુ વિદ્યાર્થી તે જ્ઞાન ને તે રીતે પ્રાપ્ત નહીં કરે વિદ્યાર્થીએ પ્રશ્નો પૂછવા પડશે શિક્ષક ચોક્કસ ગુણ અથવા પેનલ્ટી મૂલ્ય સાથે હા અથવા ના કહેશે અને તેના આધારે વિદ્યાર્થી વિવિધ પસંદગીઓ લેવાનું રાખે છે વિદ્યાર્થી ક્રિયા કરે છે ચાલોએ કે શિક્ષક પૂછે છે શિક્ષક રંગ બતાવે છે અને શિક્ષક પછી પૂછે તે સફેદ છે પછી મૂળભૂત રીતે જે કોઈ જાણતું નથી કે તે સફેદ કાળો છે કે શું છે તે ચોક્કસ સંભાવના સાથે રાખોડી કહે છે તેથી તે ક્રિયા પસંદ કરે છે અને શિક્ષક મૂળભૂત રીતે જાણે છે કે તે ગ્રે નથી પરંતુ તે સફેદ છે પછી શિક્ષક મૂળભૂત રીતે વિદ્યાર્થીને ચોક્કસ દંડની સંભાવના સાથે પેનલ્ટી કરશે અને તેના આધારે વિદ્યાર્થી ફરીથી એક પસંદગી કરશે અને તે પછી જે વિદ્યાર્થી ધીમે ધીમે શિક્ષક સાથે વાતચીત કરીને યોગ્ય મૂલ્ય તરફ વળશે જે ક્યૂ લર્નિંગ તરીકે ઓળખાય છે એક વિશિષ્ટ રિઇન્ફોર્સમેન્ટ લર્નિંગ પદ્ધતિ છે જે ક્યૂ લર્નિંગ તરીકે ઓળખાય છે આ વધુ કે ઓછુ સમગ્ર વિચાર છે અને ક્યૂ લર્નિંગ સાથે સમાન છે આ એક વિશેષ પ્રકારનું રિઇન્ફોર્સમેન્ટ લર્નિંગ છે અને તે આ રીતે કાર્ય કરે છે તેથી આઇઆઇઓટી માટે મશીન લર્નિંગની જુદી તકનીકીઓ છે તેથી આપણે આઇઆઇઓટી માં મશીન લર્નિંગનો લાભ મેળવી શકીએ છીએ મશીન લર્નિંગના ફાયદાઓનો ઉપયોગ કરી શકો અને આઇઆઇઓટીને વધુ કાર્યક્ષમ અને ઉપયોગી બનાવી શકો છો વિવિધ ઉદ્યોગો જેમ કે આરોગ્ય ઉદ્યોગ રીટેલ નાણાં મુસાફરી સોશિયલ મીડિયા અને ઘણા વધુ આઇઆઇઓટીનો ઉપયોગ મશીન લર્નિંગ સાથે કરે છે જેથી તેમના ઉત્પાદનો અને તેમની પ્રક્રિયાઓ સુધારી શકાય તેથી કંપની પીફાઇઝર કે જે તબીબી વ્યવસાયમાં હેલ્થકેર ડોમેઇનમાં છે તેઓ ડ્રગની શોધ માટે આઈબીએમ વોટસનનો ઉપયોગ કરે છે જેથી તે ડ્રગની શોધ માટે મશીન લર્નિંગની જુદી જુદી તકનીકોનો ઉપયોગ કરે છે બીજી કંપની ગેનેનટેક દર્દીઓ માટે વ્યક્તિગત સારવાર પ્રદાન કરે છે અને ત્યાં મશીન લર્નિંગનો ઉપયોગ થાય છે નાણાંમાં છેતરપિંડીની તપાસ માટે અને ધ્યાન કેન્દ્રિત ખાતા ધારકો માટે આઇઆઇઓટી સાથે મશીન લર્નિંગ તકનીકોનો ઉપયોગ કરે છે રીટેલ ઉત્પાદનની ભલામણ માટે કોઈપણ ભલામણ મૂળભૂત રીતે કંઈક એવી છે જ્યાં રિકમેન્ડેર સિસ્ટમ્સ વગેરે મશીન લર્નિંગ પર આધારિત છે તેથી રીટેલ ક્ષેત્રમાં ઉત્પાદનની ભલામણ માટે અથવા ગ્રાહક સેવાઓ સુધારવા માટે મશીન લર્નિંગ તકનીકોનો ઉપયોગ કરી શકાય છે યાત્રા ક્ષેત્રમાં ગતિશીલ ભાવ ગોઠવણ માટે મશીન લર્નિંગ સાથે આઇઆઇઓટી સેન્ટિમેન્ટ વિશ્લેષણ ટ્રીપ સલાહ માટે આઇઆઇઓટી મશીન લર્નિંગ સાથે ઉપયોગ કરી શકાય છે સોશિયલ મીડિયામાં ફેસબુક વિવિધ ચહેરાઓને ટેગ કરવા માટે આર્ટિફિસિઅલ ન્યુરલ નેટવર્કનો ઉપયોગ કરે છે અને તે આપણામાંના મોટાભાગના લોકોએ અનુભવ્યું છે તેથી દૃશ્યની પાછળ આપણે જોયું છે કે ફેસબુક મૂળભૂત રીતે આમાંના ઘણા ટેગિંગ કરે છે પરંતુ તે એએનએન આર્ટિફિસિઅલ ન્યુરલ નેટવર્કપર આધારિત છે જે એક લોકપ્રિય મશીન લર્નિંગ તકનીક છે લિંક્ડઇન નોકરી સૂચવવા માટે મશીન લર્નિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે થિંગવોર્ક્ષ પ્લેટફોર્મ એ બીજું એક ઉદાહરણ છે જે જટિલ વિશ્લેષણાત્મક પ્રક્રિયાઓ કરે છે વાસ્તવિક સમયનો ખ્યાલ પહોંચાડે છે સ્થિતિ દેખરેખ કરવાની ક્ષમતા પ્રદાન કરે છે અને આગાહીયુક્ત વિશ્લેષણો કરવાની ક્ષમતા પ્રદાન કરે છે વિવિધ મશીન લર્નિંગ તકનીકોની સહાયથી બીજી કંપની ટોમેટિસ છે જેઓ તેલ અને ગેસમાં કામ કરે છે તેથી તેઓ તેલ અને ગેસ ઇજનેરોને વાસ્તવિક સમયના ડેટાને એક્સેસ કરવામાં અને એનામોલી ની આગાહી કરવામાં મદદ કરે છે તેથી આ મશીન લર્નિંગ ઉપયોગના કેટલાક ઉદાહરણો છે અને ઘણીવાર મશીન લર્નિંગ આઇઆઇઓટી સાથે જોડાયેલ છે તેથી અહીં આપણી પાસે મશીન લર્નિંગ આઇઆઇઓટી સાથે જોડાયેલ જે વિવિધ ઔંદ્યોગિક સેટિંગ્સ અને મશીન લર્નિંગમાં ઉપયોગી થાય છે જેથી આ વિશેષ વ્યાખ્યાનમાં આપણે સમજ્યું કે મશીન લર્નિંગ મોટે ભાગે ત્રણ પ્રકારનાં હોય છે એક સુપરવાઇઝડ અનસુપરવાઇઝડ અને રિઇન્ફોર્સમેન્ટ લર્નિંગ છે અને ત્યાં મશીન લર્નિંગની જુદી જુદી તકનીકો પણ છે તેથી આ કેટલાક જુદા જુદા સંદર્ભો છે જે તમને મશીન લર્નિંગની થોડી વધુ ઉંડાણપૂર્વકની સમજ આપવામાં મદદ કરી શકે છે જો તમને ખરેખર મશીન લર્નિંગની વધુ સમજણ મેળવવા માટે રસ છે તો તમને મશીન લર્નિંગ વિશેના કેટલાક પુસ્તકો વાંચવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે પરંતુ જ્યાં સુધી તમારી પાસે મશીન લર્નિંગમાં ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ અલ્ગોરિધમ્સ અને પદ્ધતિઓ જાણવાની વાસ્તવિક ઉત્સુકતા અને ઉત્સુકતા નથી તો તમારા માટે આટલી માહિતી પૂરતી છે અને જો તમને વધુ રસ હોય તો તમને વિવિધ સાહિત્ય અને ખાસ કરીને મશીન લર્નિંગના પુસ્તકો વાંચવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે આ સાથે આપણે આઇઆઇઓટી માટેના મશીન લર્નિંગ પ્રસ્તાવ પરના પ્રવચનના પહેલા ભાગનો અંત લાવીએ છીએ